તેથી આપણે બીજી સમસ્યા લઈશું તેથી તમે બધા જાણો છો આ કિસ્સામાં હવે આપણે RC સર્કિટ જોઈશું આપણે RL સર્કિટ જોવી પડશે બરાબર અને DC ભાગ એકવાર સમાપ્ત થઈ જશે પછી આપણે સિંગલ ફેઝ AC સર્કિટ જોઈશું અને તમે કહી શકો કે રેઝોનન્સ AC સર્કિટ માં તમારું મહત્તમ પાવર ટ્રાન્સફર તે છે પછી તમારું 3 ફેઝ સર્કિટ પછી ચુંબકીય સર્કિટ પછી 3 વસ્તુઓ ત્યાં છે તેથી DC ટ્રાન્ઝીયન્ટ અને અન્ય પરંતુ AC સર્કિટ માટે આપણે ખૂબ ઓછી હલ કરીશું કારણ કે કોમ્પ્લેક્ષ સંખ્યા શામેલ હશે તેથી આગામી સમસ્યા પર આવો તેથી આશા છે કે તમે આ સમજી ગયા છો તેથી આ તે છે જે તમારે આ સર્કિટ માટે શોધવાનું રહેશે તમારે તે શોધવું પડશે કે તમે આ ચિત્રમાં છો તમારે તે VCt શોધવા પડશે સ્વીચ ક્લોઝ થયા પછી VCt નક્કી કરો તેથી સ્વીચ ક્લોઝ છે અને VC 0 ની પ્રારંભિક કિંમત 3 વોલ્ટ આપવામાં આવે છે VC 0 3 વોલ્ટ તે આપવામાં આવ્યું છે હવે સ્વીચ ક્લોઝ છે એટલે કે સ્વીચ ક્લોઝ છે તેથી જો સ્વીચ ક્લોઝ છે અને VCt અમારે શોધવું પડશે તેથી VC 0 નું પ્રારંભિક મૂલ્ય જાણીતું છે ત્યાં ફક્ત તે શોધવાનું છે કે તમે જેને VC કહી શકો છો તેથી કારણ કે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ છે તેથી આ તે છે જેને તમે લાંબા સમય પછી કહો છો આ કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે તેથી તેનો અર્થ એ કે જો હું એક વાર આ રીતે સર્કિટ કરું તો તે આ આશા છે કે તમારા માટે સમજી શકાય તેવું છે આ 8 વોલ્ટ છે અને આ 8 વોલ્ટ છે અને આ 1 કિલો Ω છે આ 1 કિલો Ω છે અને કેપેસિટર અહીં ક્યાંક જોડાયેલું છે આ કેપેસિટર ઓપન છે અને પછી એક તૃતીયાંશ કિલો Ω અને આ ઓપન છે અને આ તરફનું વોલ્ટેજ VC કહો છે પરંતુ આ ઓપન છે તેનો અર્થ એ છે કે કરંટ આની જેમ વહેશે કારણ કે સ્થિર સ્થિતિમાં અથવા તે સમયે ∞ વલણ ધરાવે છે કેપેસિટર સામાન્ય રીતે સ્વીચ કરો તેથી જ્યારે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હોય છે તો શોધવા માટે શું છે કરંટ અને તે પછી તમારે કેપેસિટર માં વોલ્ટેજ શું છે તે શોધવાનું રહેશે તેથી જો તે છે તેથી પછી પ્રથમ જો આ કરંટ છે તો હું કહું છું પછી હું તેને ∞ કહી શકું છું કારણ કે તમે જેને સ્વીચ કહો છો તે કેપેસિટર લાંબા સમયથી ક્લોઝ હતું તેથી તે 8 વોલ્ટ છે 8 વોલ્ટ તે કિલો Ω છે તે કિલો Ω છે તેથી હું આ 1 1 ભાગ્યા 3 લખીશ કારણ કે તે કિલો Ω છે તેથી તે મિલિએમ્પિયર હશે તે મિલિએમ્પિયર હશે તેથી તે 8 ભાગ્યા 1 1 છે તેનો અર્થ એ કે તે ખરેખર 8 ગુણ્યા 3 ભાગ્યા 4 એટલે કે 6 મિલીઅમ્પિયર છે તેથી તેનો અર્થ તેને પછી તમે VC કહી શકો છો તે ∞ છે તેથી હું તેને અહીં તમારા માટે બનાવું છું હું તેના પર લખી રહ્યો છું VC ∞ હશે આ i ∞ છે અને આ કેપેસિટર છે અને જેને તમે કહો છો તે એક ભાગ્યા ત્રણ કિલો Ω અવરોધ છે જે કેપેસિટર ની આજુબાજુ જોડાયેલ હશે તેથી VC ∞હશે i ∞ હશે જે 6 મિલિએમ્પિયર છે અને આ એક ભાગ્યા ત્રણ કિલો Ω છે તેથી તે વોલ્ટ છે તેથી મૂળભૂત રીતે it 2 વોલ્ટ તેથી VC ∞ એ 2 વોલ્ટ 3 6 2 વોલ્ટ હશે કારણ કે તે 6 મિલિએમ્પિયર છે અને આ કિલો Ω છે તેથી તે 2 વોલ્ટ છે તેથી VC ∞ 2 વોલ્ટ છે તો ચાલો જોઈએ અને સમય અચળાંક છે એક વધુ બાબત એ છે કે ત્યાં સમય અચળાંક પણ છે સમય અચળાંક આ નજીક છે અને તમારે ફક્ત આ બિંદુએ ફક્ત આ બિંદુએથી RThevenin શોધવા પડશે કારણ કે કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કામ કરે છે અને આ RThevenin મેળવવા માટે આ વોલ્ટેજ સ્રોત શોર્ટ કરી દેવામાં આવશે તેથી તમને RThevenin 1 ગુણ્યા 1 ભાગ્યા 3 મળશે પછી આ 1 કિલો Ω અને એક ભાગ્યા 3 કિલો Ω સમાંતર છે કારણ કે આને આ બિંદુને ફક્ત 1 1 ભાગ્યા 3 થી વિભાજીત કરવામાં આવે છે તેથી તે 1 ભાગ્યા 3 ને 4 ભાગ્યા 3 દ્વારા વિભાજિત કરવામાં આવે છે તેથી તે RThevenin 1 ભાગ્યા 4 કિલો Ω અને કેપેસિટર 2 માઇક્રોફેરાડે છે તેથી સમય અચળાંક ટાઊ CR RThevenin C RThevenin તેથી તે 2 માઇક્રોફેરાડે છે તેનો અર્થ છે 2 ગુણ્યા 10 ની પાવર 6 અને આ ગુણ્યા 1 ભાગ્યા 4 કિલો Ω છે તેથી 1 ભાગ્યા 4 ગુણ્યા 10 ની પાવર 3 જે કંઇ પણ આવે છે તેની ગણતરી પછીથી બતાવવામાં આવશે તો ચાલો હું તેને વધારે સમજાવું તેથી એનો અર્થ એ કે આ સર્કિટ છે મેં તમને કહ્યું છે મારો અર્થ તે છે જે મેં તમને કહ્યું છે તેથી RThevenin 1 ભાગ્યા 4 કિલો Ω મેં તમને કહ્યું છે કે તેની ગણતરી કેવી રીતે કરવી બધું અહીં છે C RThevenin મેં તમને કહ્યું હતું કે તે અડધું ગુણ્યા 10 ની પાવર 3 સેકંડ થઈ જશે અને VC ∞ એ પણ તમે ગણતરી કરી છે તે 2 વોલ્ટ છે જેની ગણતરી પણ કરવામાં આવે છે મેં તમારા માટે ગણતરી કરી છે અને તેથી આ આ પ્રમાણભૂત સૂત્રનો ઉપયોગ કરે છે જે VCt એ VCt VC ∞ VC 0 VC ∞ e ની પાવર t ભાગ્યા ટાઉ છે તેથી VC ∞ એ 2 વોલ્ટ VC 0 3 VC ∞ 2 છે અને e ની પાવર 2000 t ટાઉ મુકો અને તમને e ની પાવર 2000 t તેથી VCt એ t એ 0 કરતાં વધારે માટે 2 e ની પાવર 2000 t હશે તો આ જવાબ છે તેથી આગળ સર્કિટ છે હું તમને આકૃતિ 46 માં બતાવેલ સર્કિટ માં સ્વીચ બતાવીશ લાંબા સમયથી A ની સ્થિતિમાં છે તેથી આ તે સર્કિટ છે જે લાંબા સમયથી t 0 પર સ્થિતિમાં હતો સ્વીચ ત્વરિત રીતે B તરફ વળે છે ભાગ B માં VCt V 0 t i 0 t નક્કી કરે છે 60 કિલો Ω અવરોધમાં વિખેરાયેલી કુલ ઉર્જા છે તેથી સ્વીચ A આ સ્વીચ લાંબા સમયથી એક સ્થિતિમાં હતી તે પછી તે t 0 પર આગળ વધે છે તે A થી B તરફ જાય છે તેથી તમારે VCt V 0 t i 0 t શોધવા પડશે તેથી આ VCt છે જે કેપેસિટર ની તરફનો વોલ્ટેજ છે આ i 0 t છે અને આ 2 40 કિલો Ω અવરોધમાં V 0 t છે તેથી આ બધી વસ્તુઓ તમારે VCt V 0 t i 0 t પ્રાપ્ત કરવાની છે હવે આ સ્થિતિમાં સ્વીચ લાંબા સમય માટે હતી સ્વીચ લાંબા સમયથી સ્થિતિમાં છે કેપેસિટર ઓપન સર્કિટ DC હતું કારણ કે તે લાંબી સ્થિતિમાં હતું તેથી અહીં કેપેસિટર ઓપન હતું મારો અર્થ આ ભાગ ડાબી બાજુ માટે સ્થિર સ્થિતિ માટે છે તેથી કેપેસિટર ઓપન ફરતી હતી તેથી કુદરતી રીતે VC 0 100 વોલ્ટ VC 0 લો કારણ કે જ્યારે સ્વીચ ની સ્થિતિ A થી B તરફ જાય છે કેપેસિટર પરનો વોલ્ટેજ તુરંત બદલશે નહીં તેથી VC 0 100 વોલ્ટ હશે કારણ કે સ્વીચ લાંબા સમયથી સ્થિતિ a પર હતું તેનો અર્થ એ કે કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરે છે તેથી સીધા VC 0 0 100 વોલ્ટ હશે તેથી ફરીથી કહેશું નહીં તે તમારા માટે સમજી શકાય તેવું છે હવે t 0 સ્વીચ A થી B તરફ આગળ વધે છે તે સ્વીચ છે જે ખરેખર A થી B તરફ જાય છે અને આ સર્કિટ છે આ 32 કિલો Ω અને 240 અને 60 કિલો Ω સમાંતર છે આ 2 સમાંતર છે હવે તેમનું સમકક્ષ હશે કે RThevenin તે 32 240 ગુણ્યા 60 ભાગ્યા 240 60 પર જે પણ આવે તે 80 કિલો Ω છે અને કેપેસિટર 0 છે માઇક્રોફેરાડે 5 માઇક્રોફેરાડે છે તેથી ટાઉ C ગુણ્યા RThevenin 04 સેકન્ડ છે હવે નોંધ લો કે આકૃતિમાં કહે છે કે જો DC વોલ્ટેજ સ્રોત હાજર છે આ ચિત્રમાં જો અહીં જો તમે તે તરફ ધ્યાન આપશો તો તે મૂળભૂત રીતે સ્રોત મુક્ત સર્કિટ છે કોઈ સ્રોત નથી કારણ કે જો તમે તે તરફ ધ્યાન આપશો તો ત્યાં કોઈ નથી અને આ કેપેસિટર તમે 100 વોલ્ટ પર કહો છો તેના પર ચાર્જ લેવામાં આવે છે અને તે ક્યારે થશે અને જ્યારે t એ ∞ તરફ જશે ત્યારે અવરોધમાં બધી ઉર્જા ડીસીપેટ થઈ જશે તેથી આ મૂળભૂત રીતે સ્રોત મુક્ત સર્કિટ છે તેનો અર્થ એ કે VC ∞ એ 0 હશે કારણ કે સર્કિટ માં કોઈ સ્રોત નથી તે ફક્ત એક કેપેસિટર છે શરૂઆતમાં તેને 100 વોલ્ટ ચાર્જ કર્યો હતો તેથી તેથી જ તમે કહો છો કે DC વોલ્ટેજ સ્રોત હાજર નથી તેથી VC ∞ એ 0 છે કારણ કે કેપેસિટર માં સંગ્રહિત ઉર્જા અવરોધમાં ડીસીપેટ થઈ જશે આ સર્કિટ સ્રોત મુક્ત સર્કિટ જેવી કંઈક છે તેથી આ કિસ્સામાં VC ∞ એ 0 હશે તેથી હવે જાણો કે સામાન્યીકૃત સૂત્ર કહે છે VCt VC ∞ VC 0 VC ∞ e ની પાવર t ભાગ્યા ટાઉ તેથી VCt VC ∞ એ 0 છે તેથી તેનો અર્થ એ કે VC અને VC 0 100 તેથી VCt એ 100 e ની પાવર 25t વોલ્ટ જ્યાં t એ 0 કરતા વધારે છે હવે જો તમે આવો કે V 0 t આ VCt ભાગ્યા 80 થશે હવે જો તમે સર્કિટ પર આવો કે VCt હવે VCt જાણીતું છે તમારે V 0 t શોધવા પડશે હવે સવાલ એ છે કે જ્યારે શોધવાનો પ્રયાસ કરો ત્યારે આને જુઓ V 0 t VCt ભાગ્યા 80 ગુણ્યા 40 તેથી V 0 t VCt ભાગ્યા 80 ગુણ્યા 40 તેથી જો તમે આ સર્કિટ ને જોશો તો તમે જેને કહો છો તેની તપાસ કરો તેથી આ 2 સમાંતર 240 ગુણ્યા 60 અને આ 32 છે તેથી RThevenin બની રહ્યું છે જેને તમે 32 આ એક 80 80 કિલો Ω કહી શકો છો પરંતુ આ કુલ પરંતુ ફક્ત પકડી રાખો આ ખરેખર છે આ ખરેખર છે 32 48 તેથી આ 48 છે અને આ 32 છે કુલ 80 કિલો Ω છે તેથી જો તમે આ તરફ ધ્યાન આપો તો હું તેને સમજાવું હવે જો તમે આ ભાગ V 0 t તરફ ધ્યાન આપશો તો તે VCt ભાગ્યા 80 ગુણ્યા 48 છે તેથી તે 60 e ની પાવર 5 t તેથી થોડુંક તમે આ કરો આ ભાગ થોડો મેં તમને કહ્યું થોડુંક તમે કરો તેથી તે 0 કરતા વધારે t હશે અને i t i 0 t એ V 0 t ભાગ્યા 60 ભાગ્યા આ હશે તેથી i 0 t એટલે કે જો તમે મૂળ સર્કિટ પર આવો તો આ i 0 t છે આ 60 છે અને જ્યારે તે સર્કિટ ક્લોઝ હોય છે જ્યારે સર્કિટ ક્લોઝ હોય છે તે આ છે આ ખરેખર i 0 t છે તેથી આ આકૃતિમાં બતાવેલ નથી આ અહીં છે તે ત્યાં છે અહીં તે i 0 છે અને આ કેપેસિટર આ 240 60 બધા સમાંતર છે તેથી તે VCt ભાગ્યા 60 કિલો Ω મિલીએમ્પીયર થશે તેથી તે i 0 t એ V 0 t ભાગ્યા 60 તે ગુણ્યા 10 ની પાવર 3 છે તે જે પણ આવે છે તે t એ 0 કરતા વધારે માટે eની પાવર માટે 25 મિલિએમ્પીયર છે હવે કુલ પાવર ડીસીપેટ 60 કિલો Ω અવરોધમાં એ P60 i 0 નો વર્ગ t ગુણ્યા R થઇ જશે એટલે કે R એ 60 કિલો Ω 60 ગુણ્યા 10 ની પાવર 3 છે એટલે કે તે પાવર માટે 60 e ની પાવર 50 t મિલીવોટ જ્યાં t 0 થી વધુ છે હવે 60 કિલો Ω અવરોધમાં ઉર્જા ડીસીપેટ થઈ છે તમારે ઈન્ટીગ્રેશન 0 થી ∞ લેવું પડશે તેથી i 0 નો વર્ગ t ગુણ્યા R જો તમે ઈન્ટીગ્રેશન અને સરળ બનાવશો અને i 0 t તમને ખબર છે કે જે e ની પાવર 25 t છે તમે તેને અહીં મૂક્યું છે તમે તેને અહીં મૂક્યું છે અને તમે ઈન્ટીગ્રેશન કરશો તમને 1 2 મિલ જુલ મળશે આ જવાબ છે તેથી આગળ આ તમે લો આકૃતિ 48 માં સ્વીચ t 0 પર ક્લોઝ છે VC 0 એ 0 છે તેને ધ્યાનમાં રાખીને t એ 0 કરતા વધારે માટે i નક્કી કરો આનો અર્થ એ કે શરૂઆતમાં સ્વીચ ઓપન હતી અને કેપેસિટર માં વોલ્ટેજ ના પ્રારંભિક મૂલ્યો 0 છે અને જ્યારે સ્વીચ ક્લોઝ હોય ત્યારે તમારે 0 થી વધુ t માટે i નક્કી કરવું પડશે તેથી તે કિસ્સામાં શું થશે કે શરૂઆતમાં આ સ્વીચ ક્લોઝ થતાંની સાથે તમે જેને કહો છો જલદી તમે સ્વીચ ક્લોઝ કરો છો તે તેથી કેપેસિટર શોર્ટ સર્કિટ ની જેમ કાર્ય કરે છે તેનો અર્થ એ કે થોડી સમજણ જરૂરી છે માની લો તે આપવામાં આવ્યું છે કે સ્વીચ એ છે કે સ્વીચ t 0 પર ક્લોઝ છે તેનો અર્થ એ કે શરૂઆતમાં સ્વીચ ઓપન હતી હવે સ્વીચ t 0 પર ક્લોઝ છે એટલે કે આ શોર્ટ સર્કિટ છે જો આ 20 મિલીઅમીપીયર શોર્ટ સર્કિટ કરંટ છે તો તેની આની કોઈ અસર નથી કારણ કે તે શોર્ટ સર્કિટ કરંટ હોવાથી હું હમણાં જ કહીશ હું તમારા માટે તે બનાવી રહ્યો છું કરંટ આ રીતે માર્ગ લેશે અને જેમ કે તે શોર્ટ સર્કિટ છે એટલે કે આ આ એક આ પ્રારંભ છે આ એક આ એક આ એક બધું એક સામાન્ય ટર્મિનલ છે તેથી 60 Ω કિલો Ω અને 6 કિલો Ω તેઓ સમાંતર છે અને તે કિસ્સામાં તે કિસ્સામાં તમારે શોધવું પડશે અને અહીં તે આપવામાં આવ્યું છે કે V 1 શું છે અને i3 શું છે તેના માટે નોડલ વિશ્લેષણ જરૂરી છે તેથી જલદી તમે સ્વીચ ક્લોઝ કરશો તેથી પ્રારંભિક પર કોઈ અસર થશે નહીં કે તમે i ના આ પ્રારંભિક મૂલ્ય પર કહો છો કારણ કે તે એક શોર્ટ સર્કિટ છે તે એક શોર્ટ સર્કિટ છે તેથી હું તે પર આવીશ તેથી તેનો અર્થ એ છે કે જો તમે t કેપેસિટર ની શોર્ટ સર્કિટ ની ક્રિયા પર આવો તેથી પછી i 0 શું હશે તેથી આ તમારે પ્રથમ 100 શોધવાનું રહેશે અહીં તમે જુઓ તે તમે તેને બોલાવી શકો છો આ 100 વોલ્ટ છે અને આ ખરેખર તમે પ્રથમ કરંટ શોધી કાઢો છો તમે તે કેવી રીતે કરશે માત્ર 1 મિનિટ ધારો કે આ શોર્ટ સર્કિટ છે આ શોર્ટ સર્કિટ છે પછી 6 કિલો Ω અને 60 કિલો Ω સમાંતર છે તેની સાથે 40 કિલો Ω શ્રેણીમાં છે તેનો અર્થ એ કે આ 40 આ 6 ગુણ્યા 60 ભાગ્યા 6 60 છે આ તે જ છે જેને તમે કહો છો તે અવરોધનું કુલ મૂલ્ય છે કારણ કે આ શોર્ટ છે એનો અર્થ એ કે આ એક સમાંતર છે તેથી જે પણ આવે છે તેનો અર્થ તે હશે તેનો અર્થ એ કે જો હું આની સમાન સર્કિટ દોરીશ માની લો તો મારી પાસે ફક્ત એક જ 100 વોલ્ટ નો સ્રોત છે અને એક અવરોધ આ છે આ ભાગ વિશે ભૂલી જાઓ ફક્ત હું તેને આ ભાગ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી તે કિસ્સામાં કરંટ વહે છે અને આ મૂલ્ય આ મૂલ્ય આ મૂલ્ય છે તેનો અર્થ એ કે મને તે સમજાવા દો તેનો અર્થ એ કે આ 100 ભાગ્યા 40 6 થી 60 ભાગ્યા 6 આ કરંટ છે આ તમે જેને કહો છો તે આ વસ્તુના સમયે સ્ત્રોતમાંથી 6 કરંટ બહાર આવતો કરંટ છે કરંટ ડીવીઝન ત્યાં હશે તો પછી આ દ્વારા કરંટ શું હશે ચાલો હું તેને સમજાવું પછી આ કરંટ છે અને આ કરંટ ડીવીઝન છે કરંટ છે 100 ભાગ્યા 40 6 ભાગ્યા 6 ગુણ્યા 60 ભાગ્યા 6 મિલીમપીર છે પછી તે જોઈએ કે i 0 કરંટ ડીવીઝન શું હશે પછી તે કરંટ ડીવીઝન પાથ માટે હશે જે 6 ગુણ્યા 6 60 દ્વારા વિભાજિત કરશે તમે તે કરંટ ડીવીઝન પાથને શું કહો છો કે કરંટ માં જે કંઇ પણ બોલાવશે તમે તે કરંટ ડીવીઝન પાથને શું કહો છો તેથી તે કિસ્સામાં તમારે બનાવવું પડશે ચાલો હું તેને સમજાવું તેથી આ કુલ કરંટ છે આ કરંટ ડીવીઝન ગુણ્યા 6 ભાગ્યા 6 60 છે તે 0 આ i 0 એ 0 ભાગ્યા 0 2 મીલીઆમ્પિયર બની જશે હું ફરીથી પુનરાવર્તન કરું છું મારો મતલબ તેને દોરવા માટે મારી પાસે અહીં ઘણી જગ્યા નથી પરંતુ ફક્ત હું તમને જણાવી દઈશ તેના પર આશા રાખીને તમે આશા રાખશો કે તમે આને અનુસરો છો આ મારું 100 વોલ્ટ છે અને આ મારું 40 કિલો Ω છે અને આ રીતે કેમ કે આ શોર્ટ છે અને આ શોર્ટ છે આ 2 સમાંતર છે તેથી જો આ શોર્ટ થાય છે તો પછી આ મારું 60 કિલો Ω છે અને આ 6 કિલો Ω છે તેથી તેનો મતલબ કે જો તમે આની સમકક્ષ સમાંતર લો તો આ સર્કિટ 40 60 ગુણ્યા 6 ભાગ્યા 60 6 થશે તે જે પણ આવે છે તે છે અને તે પછી ફક્ત આ ભાગની સમકક્ષ સર્કિટ આ 100 વોલ્ટ છે અને આ તે અવરોધ છે તે જે પણ આવે છે તેથી આ કરંટ તમને શોધી કાઢે છે i આ સ્રોતમાંથી આવતા કુલ કરંટ છે આ હું આ 100 આ વસ્તુ દ્વારા વિભાજિત કરીશ તેનો અર્થ એ કે 100 વોલ્ટ ભાગ્યા 40 6 ગુણ્યા 60 ભાગ્યા 6 60 છે આ અહીંનો કુલ કરંટ i છે તેથી એકવાર તે થઈ જાય એકવાર i મળી જાય ચાલો હું તેને સમજાવું એકવાર i મળી જાય પછી આ i 0 તે સમયે જ્યારે સ્વીચ ફક્ત ક્લોઝ થાય છે ત્યારે i 0 શોધી શકું છું આનો અર્થ છે આ હું તે આ કુલ કરંટ i ગુણ્યા i 0 આ 6 અને 60 સમાંતર છે તેથી 6 કરંટ ડીવીઝન 6 ભાગ્યા 60 એટલે કે ખરેખર i 0 તેથી તે છે જે ખરેખર સમય બચાવવા માટે છે મેં તેને સીધો જ બનાવ્યો છે 2 મિલિએમ્પિયર છે હવે જેમ કે સ્વીચ લાંબા સમય સુધી ક્લોઝ રહે છે કેપેસિટર ને નોડલ વિશ્લેષણ દ્વારા ઓપન સર્કિટ માનવામાં આવે છે તેથી હવે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ છે તેથી જેમ કે હવે તે ક્લોઝ છે તે ત્વરિત છે જાણ્યું હવે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ છે આનો અર્થ એ કે આ કેપેસિટર ઓપન સર્કિટ છે તે ઓપન સર્કિટ છે તેથી તે કિસ્સામાં અહીં તે તે ઓપન છે આ V 1 તમે V 1 ∞ સ્થિર સ્થિતિ તરીકે લખી શકો છો એ જ રીતે આ નોડલ વિશ્લેષણ i 3 તેને i 3 ∞ તરીકે લાગુ કરો તેથી તેનો અર્થ એ કે સ્થિર સ્થિતિમાં તે પહોંચી ગયું છે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતું તેથી આ નોડ પર તમે નોડલ વિશ્લેષણ માટે અરજી કરો KCL અહીં પણ તમે KCL લાગુ કરો છો તેથી આ પહેલા ખૂબ અભ્યાસ કર્યો છે અને તેથી ઘણી સમસ્યાઓ હલ થઈ ગઈ છે તેથી હું તે જ સમીકરણો લખી રહ્યો નથી તેથી તે કિસ્સામાં જો તમે લખો KCL લાગુ કરો KCL તે 2 નોડ પર છે અને તમને V 1 ∞ ની દ્રષ્ટિએ 2 સમીકરણ મળશે અને i 3 ∞ આ તે એક સમીકરણ છે જેનું બીજું સમીકરણ તમે લખો છો ઘણી વસ્તુઓ ઘણી વસ્તુઓ તમે અભ્યાસ કર્યો છે તેથી વધુ સમજાવવાની જરૂર નથી ફક્ત તે લાગુ કરો કે તમને તે 2 સમીકરણ મળશે અને આ છે આ 1 અને 2 નું સમીકરણ હલ કરતું તમને મળશે 62 67 યાદ રાખો આ વોલ્ટેજ લેવામાં આવ્યું છે તે બરાબર છે અને જેને તમે આ કરંટ 20 મિલ એમ્પીયર કહો છો તે મિલિએમ્પિયર માં છે આ મિલિએમ્પિયર છે અને બધા કિલો Ω છે તેથી તેથી જ તે મિલિએમ્પિયર અને કિલો Ω છે તેથી જ તે 10 ની પાવર 3 વડે ગુણાયેલ નથી તેથી તેથી જ તમે આને સીધા લખેલા સમીકરણ કહે છે અને V 1 ∞ 62 67 વોલ્ટ તેથી i ∞ એ V 1 ∞ ભાગ્યા 60 કિલો Ω થશે જે 60 ગુણ્યા 10 ની પાવર 3 છે જો તમે આ i ∞ પર આવો તો i સ્થિર સ્થિતિમાં છે તેથી જો તમને ખબર હોય કે તમે જેને V કહો છો તેને તમે V કહો છો જેને તમે V 1 ∞ અને i 3 ∞ કહો છો તો આ 2 નોડલ વોલ્ટેજ છે તેથી હું i ∞ એ V 1 ∞ ભાગ્યા 60 થશે તેથી તેથી જ તે i 1 ∞ 60 કિલો Ω છે તેથી તે 1 04 મિલિએમ્પિયર છે હવે થેવેનિન મારે એક સુધારણા અહીં કરવી પડશે ટ્રાન્ઝીયન્ટ પ્રતિસાદ શોધવા માટે હવે કેપેસિટર ટર્મિનલ્સ પર થેવેનિન અવરોધ અહીં છે તમારે તે RThevenin શોધવાનું છે તેથી આ 2 ની આજુબાજુ તમારે તે શોધવાનું રહેશે કે તમે તેને RThevenin કહો છો તેથી RThevenin નો અર્થ છે કે આ શોર્ટ છે અને આ ઓપન સર્કિટ હશે આ ત્યાં ન હોવું જોઈએ તેથી હાથની આ બાજુ તે 40 20 હશે તે 60 કિલો Ω છે આ હેઠળ છે કારણ કે આ તમે RThevenin શોધવાનું પસંદ કરો તેથી આ ચાલવું જોઈએ આ ઓપન સર્કિટ છે આ શોર્ટ સર્કિટ છે અને આ બાજુ તે શોર્ટ સર્કિટ છે તેથી 40 કિલો Ω અને 60 Ω સમાંતર એ 6 કિલો Ω સાથે શ્રેણીમાં છે તેનો અર્થ છે ડાબી બાજુ મારો મતલબ આ બાજુ છે તે 6 40 ગુણ્યા 60 ભાગ્યા 40 60 આ બાજુ હશે એનો અર્થ એ કે આ બાજુ તે લખી શકે છે તે 6 હશે જે 40 ની સમાંતર 60 છે તે આ બાજુ છે તેથી આ બાજુ આ એક અને આ બાજુ અને આ બધા સંયોજન આ 60 આ 60 ની સમાંતર છે અને તમે RThevenin કહો છો તેના સમાન ગણતરી કરશે તેથી અહીં તે છે જેને તમે બોલાવો છો આ એક ભૂલ છે તેથી અહીં આમાં સુધારો છે કે હું ત્યાં લખું છે કે આ કૌંસ ત્યાં ન હોવો જોઈએ તેથી 6 40 અને 60 એ 40 20 ની સમાંતર છે તે 20 કિલો Ω આવે છે તેથી આ એક સુધારો છે તેથી ટાઉ CRThevenin તેથી તે 1 સેકન્ડ બની રહ્યું છે તેથી સંક્લોઝ નો ઉપયોગ કરીને જો તેને આ પૂછવામાં આવે તો તમારી પાસે તે લખેલુ છે તો ચાલો હું તેને સમજાવું તમે તેનો નિષ્કર્ષ કાઢશો પરંતુ સીધા i t કરંટ માટે પણ સમાન અભિવ્યક્તિ લખીએ છીએ i ∞ i 0 i ∞ e ની પાવર ટાઉ તેથી i ∞ ની ગણતરી કરી છે 1 04 i 0 તમે 0 2 ની ગણતરી કરી છે આ બધા મિલિએમ્પિયર છે અને તે i ∞ 1 તેથી તે 1 04 હશે તેથી તે આવી રહ્યું છે i t 1 04 1 24 e ની પાવર t મિલિએમ્પિયર આ તમે જેને 0 થી 40 વધારે કહો છો તે i t માટે જવાબ છે બીજો એક એ છે કે આકૃતિ 49 સાથે આ સ્વીચ t 0 સેકંડ પર ક્લોઝ થાય છે આ સ્વીચ VCt અને i t નક્કી કરવા પર ક્લોઝ થાય છે જ્યાં t એ 0 થી વધુ છે અને VC એ 0 થી 100 વોલ્ટ છે તેથી આ VC કેપેસિટર છે પ્રારંભિક વોલ્ટેજ આપવામાં આવે છે તે VC 0 છે શરૂઆતમાં સ્વીચ તમે જેને કહો છો તે ઓપન હતું હવે જલદી તમે તે સ્વીચ ક્લોઝ કરશો તરત જ તમે સ્વીચ ક્લોઝ કરી લો અને માનો કે તમારે 2 વસ્તુઓ શોધવી પડશે એક એ છે કે VC ∞ શું છે હવે નિરાકરણ તરફ જતા પહેલા તેથી આ સ્વીચ ક્લોઝ છે આ સ્વીચ ક્લોઝ છે અને ધારો કે આ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ છે તેથી આ કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે તેનો અર્થ એ કે કેપેસિટર ની આજુબાજુનું વોલ્ટેજ VC ∞ લખી શકે છે કહી શકો છો VC ∞ લખી શકો છો કારણ કે કેપેસિટર તે 22 5 મિલિફેરાડે છે તેથી તે કિસ્સામાં આ કેપેસિટર શું થશે જો આ ભાગ ખુલ્લો છે તો આ ભાગ ખુલ્લો છે તેથી પહેલા તમે શોધી કાઢો કે કરંટ શું છે તેથી જો i આ છે i 300 ભાગ્યા 40 60 તેથી 3 એમ્પીયર પછી આ 3 એમ્પીયર કરંટ આમાંથી વહી રહ્યું છે અને VC ∞ એ V સિવાય બીજું કંઈ નથી કારણ કે આ અવરોધ 60 માટે વોલ્ટેજ નિયમ હતો તેથી VC ∞ કારણ કે આ બાજુ ઓપન છે તેથી ત્યાં કશું વહી રહ્યું નથી તેથી VC ∞ 60 ગુણ્યા કરંટ 3 180 વોલ્ટ પ્રારંભિક મૂલ્ય VC 0 અને VC ∞ આપવામાં આવ્યું હતું અંતિમ મૂલ્ય સ્થિર સ્થિતિમાં મૂલ્ય 180 વોલ્ટ છે આગળ તમારે શું કરવું છે સર્કિટ નો સમય અચળાંક શોધવો પડશે હવે હું તેને સમજાવું તેથી જેમ કે આ ઓપન છે કેમ કે આ કેપેસિટર ટર્મિનલ છે સમકક્ષ અવરોધ થેવેનિન ટીમને શોધવી પડશે તેથી આ શોર્ટ થયેલ છે તેથી 40 ગુણ્યા 60 ને સમાંતર છે તેથી RThevenin 16 આ 40 ગુણ્યા 60 ભાગ્યા 40 60 કરો જે કંઇ પણ આવે છે તે Ω છે તેથી આ ખૂબ વધારે Ω છે 5 મિલિફેરાડે આપવામાં આવે છે તેથી tau CRThevenin તમે સરળતાથી ગણતરી કરી શકો છો તો ચાલો આપણે આ વસ્તુ તરફ જઈએ તેથી આ કિસ્સામાં V 0 આપવામાં આવે છે જે V 0 અને VC ∞ છે મેં તમને કહ્યું કે તે 180 વોલ્ટ છે ગણતરી કરી અને i ∞ પણ 3 એમ્પીયર ની ગણતરી કરી અને તેથી નોડલ વિશ્લેષણનો ઉપયોગ કરીને V0 સરળતાથી મેળવી શકાય છે તેનો અર્થ માનો આ V 0 i સરેરાશ આ V અને I સરેરાશ છે તેથી V 0 પણ આ નોડલ વિશ્લેષણમાંથી મેળવી શકાય છે આ વોલ્ટેજ થઈ શકે છે તેથી અહીં તમારે KCL લાગુ કરવું પડશે અને આ બિંદુ વોલ્ટેજ 300 વોલ્ટ છે અને આ પ્રારંભિક વોલ્ટેજ VC 0 હતું જેને તમે 100 વોલ્ટ કહો છો તેથી આ સમયે તમે નોડલ વિશ્લેષણ લાગુ કરો છો ધારો કે તમે જે રીતે કરંટ ની દિશા લેશો અને તે મુજબ તમે આ બિંદુએ KCL લાગુ કરો છો તેથી તે અહીં કરવામાં આવ્યું છે તેથી સ્વીચ તે સમયે ક્લોઝ છે તેથી તે V 0 પર નોડલ વિશ્લેષણનો ઉપયોગ કરીને સરળતાથી મેળવી શકાય છે તે એક V 0 340 છે જે કરંટ માં ટર્મિનલ V 0 ભાગ્યા 60 વી 0 100 ભાગ્યા 16 0 બધા j કરંટ નીકળી રહ્યા છે તેથી તેનો સરવાળો કરે છે અને જો તમે આ V 0 132 વોલ્ટ અને i 0 સર્કિટ માંથી ફક્ત V 0 60 ભાગ્યા 60 ઉકેલી શકો છો તેથી 2 2 મિલિએમ્પિયર છે હવે RThevenin 40 Ω મેં તમને જે કહ્યું તે ટાઉ તમને 0 1 સેકંડ મળશે અને VCt એ VC ∞ થશે મેં તમારા માટે 180 વોલ્ટ ગણતરી કરી છે અને VC 0 ને 100 વોલ્ટ આપવામાં આવે છે અને ટાઉ 0 1 સેકન્ડ ગણાય છે તેથી તે e ની પાવર 10 t છે તેથી તે VCt 180 80 e ની પાવર 10 t વોલ્ટ છે જ્યાં t એ 0 વધારે છે તેવી જ રીતે i t i ∞ i 0 i ∞ e ની પાવર t ભાગ્યા ટાઉ તેથી i t 3 2 2 3 eની પાવર 10 t તેથી i t 3 0 8 e ની પાવર 10 t એમ્પીયર માં t એ 0 કરતા વધારે છે તેથી આ તે છે જે તમે જાણો છો કે આ સમસ્યાની આકૃતિ છે થોડુંક તમે કરો છો અને ફક્ત તે જ જુઓ કે થોડીક સમજણની જરૂરી છે તેથી હવે પછીની એક તે છે આ એક ખૂબ જ રસપ્રદ સમસ્યા છે તેથી ચિત્ર 50 સૂચવેલા વોલ્ટેજ અને કરંટ ને t 0 પર નિર્ધારિત કરે છે સ્વીચ પણ ક્લોઝ થયા પછી તરત જ આ વોલ્ટેજ શોધી કાઢો અને કેપેસિટર પ્રારંભિક રૂપે ચાર્જ થયેલ છે તે સ્વીચ ક્લોઝ થયા પછી લાંબો સમય ચાલુ રાખો આ તે સર્કિટ છે જે આપેલ છે કે સ્વીચ ક્લોઝ થતાંની સાથે જ of i 3 V 1 0 i 3 i 3 0 V 3 0 i 4 0 અને V 0 V 4 0 ની કિંમત શું હશે બીજી વસ્તુ એ છે કે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ છે પછી તેમના મૂલ્યો શું હશે તેનો અર્થ સ્થિર સ્થિતિમાં મૂલ્યો છે તેથી શરૂઆતમાં સ્વીચ ઓપન સ્વીચ હતી શરૂઆતમાં સ્વીચ ઓપન હતી પછી તે ક્લોઝ છે તેથી જો તમને લાગે કે સ્વીચ શરૂઆતમાં ઓપન હતું અને કેપેસિટર પ્રારંભમાં ચાર્જ કરવામાં આવ્યાં છે તેથી તેનો અર્થ છે V 1 0 V 4 0 0તે પછી આ 3 માઇક્રોફેરાડે કેપેસિટર માં વોલ્ટેજ V 4 અને આ V 1 છે તેથી પ્રારંભિક તે ચાર્જ કરવામાં આવ્યું હતું તેથી V 1 0 V 4 0 0 હવે કેપેસિટર ની આજુબાજુ 0 વોલ્ટ સાથે તેઓ આ એક શોર્ટ સર્કિટ ની જેમ કાર્ય કરે છે આ V 4 અને V 1 આ 2 કેપેસિટર તેઓ શોર્ટ સર્કિટ ની જેમ કાર્ય કરે છે તેથી તેથી i 3 0 V 3 0 100 વોલ્ટ તેનો અર્થ ધારો કે જો તે શોર્ટ સર્કિટ ની જેમ કાર્ય કરે છે જો તે કોઈ શોર્ટ સર્કિટ જેવું કાર્ય છે ધારો કે આ એક શોર્ટ સર્કિટ છે અને જલદી તમે જેને કહો છો તે સ્વીચ ક્લોઝ થઈ ગયું છે તેથી તે સમયે જો તે શોર્ટ છે તો i 3 જેને તમે i 3 0 અને V 3 0 કહેશો તે બરાબર 100 વોલ્ટ હશે કારણ કે અહીં કંઈ નથી તે શોર્ટ છે અહીં કંઈ જ શોર્ટ નથી તેથી i 3 0 અને V 3 0 100 વોલ્ટ હશે તો ચાલો હું તેને સમજાવું તેથી તે 100 વોલ્ટ છે હવે તેથી i 3 હશે તેનો અર્થ છે i 3 તેથી આ i 1 છે આ શોર્ટ છે તેનો અર્થ છે V 1 0 0 છે તેથી i 3 એ 0 ભાગ્યા 10 થશે તેથી તે 0 એમ્પીયર છે હવે i3 0 તે છે જેને તમે અહીં વોલ્ટેજ કહો છો તેમાં ખરેખર એક ડેટા ખૂટે છે આ મૂલ્ય આ મૂલ્ય 25 Ω છે આ 25 Ω છે એટલે કે 25 Ω ની સમાંતર વોલ્ટેજ V2 છે આ 25 Ω છે તેથી i3 0 એ 100 ભાગ્યા 25 થશે તેથી કારણ કે આ શોર્ટ છે તો ચાલો હું તેને સમજાવું તેથી તેનો અર્થ એ કે તેનો અર્થ તે 100 ભાગ્યા 25 4 એમ્પીયર છે એ જ રીતે આના માટે આ પણ આ કેપેસિટર છે કે V 4 આ શોર્ટ છે અને સ્વીચ ક્લોઝ થતાંની સાથે જ વોલ્ટેજ છે કે આ શોર્ટ છે અને તે ક્લોઝ છે તેથી તે 100 ભાગ્યા 50 હશે તેથી તે 100 ભાગ્યા 50 હશે તે 2 એમ્પીયર છે અને હવે જો તમે KCL લાગુ કરો છો જો તમે આ નોડ પર KCL લાગુ કરો છો જો તમે KCL લાગુ કરો છો તો i3 0 i10 i20 જો તમે આ નોડ પર KCL લાગુ કરો છો તેથી જો તમે કરો છો તેથી જો તેથી i 3 એ i 30 i 3 જે 4 0 4 એમ્પીયર છે હવે બીજી વાત એ છે કે લાંબા સમય સુધી સ્થિર સ્થિતિ સ્વીચ ક્લોઝ થયા પછી એટલે કે કેપેસિટર ઓપન સર્કિટની જેમ કાર્ય કરે છે તેથી આ કિસ્સામાં શું થશે કે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ છે આ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ છે તે સમયે આ કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે અને આ કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે તેનો અર્થ એ કે i 4 ∞ i 2 ∞ એ 0 હશે કારણ કે તે ઓપન સર્કિટ છે તેથી i 4 ∞ સ્થિર સ્થિતિમાં મૂલ્ય i 2 ∞ 0 કારણ કે કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરે છે તો ચાલો હું તેને સમજાવું તેથી તે છે જેને તમે i 4 ગુણ્યા 0 કહેશો હવે i 1 ∞ i 3 ∞ હવે જો તમે આ વસ્તુ આવો છો i 1 ∞ અને i 2 ∞ હવે આ જેમ આ ઓપન છે તેમ આ ઓપન છે અને આ પણ ઓપન છે અને તે સ્થિતિમાં તમારે એ શોધવું પડશે કે i 2 ∞ અને i આ ઓપન છું તેથી આમાંથી કશું વહી રહ્યું નથી આમાંથી કંઇક વહેતું નથી અને આ ઓપન નો અર્થ i 3 i 1 કારણ કે આ ઓપન છે તેનો અર્થ છે i 3 અને i 1 તેથી હવે આ ઓપન નો અર્થ છે તે ત્યાં નથી તે ઓપન નો અર્થ છે ધારો કે તે ત્યાં નથી તે ઓપન છે અને આ ક્લોઝ છે તેથી તે કિસ્સામાં તે 10 Ω હશે અને મેં તમને કહ્યું અહીં તે 25 Ω છે આ ખરેખર ચૂકી ગયું છે તેથી આ કરંટ i 1 આ 100 ભાગ્યા 25 10 35 છે તે i 3 ∞ i 1 ∞ આ 100 ભાગ્યા 35 એમ્પીયર છે તે જે પણ આવે છે કારણ કે આ ઓપન છે આ ઓપન છે તેથી અહીં પણ કોઈ કરંટ વહેતો નથી અને આ ક્લોઝ છે અને માત્ર વસ્તુ એ છે કે આ સર્કિટ છે અને આ તે સર્કિટ છે આ કરંટ નો પ્રવાહ છે આ 100 વોલ્ટ નું ટર્મિનલ આપવામાં આવ્યું છે તેથી તેનો અર્થ એ છે કે આ તે છે જેને તમે i 1 ∞ કહો છો તે પછી હું સર્કિટ માં જઈશ નહીં સમજવા માટે ખૂબ જ સરળ છે V 1 ∞ એ ફક્ત 10 ગુણ્યા i 1 ∞ 28 6 વોલ્ટ સર્કિટ તરફ નજર કરો અને તે i 3 ∞ છે આ 25 Ω એ 2 પર હશે તે છે કે મેં તેને સુધાર્યું છે તે મૂળ આકૃતિમાં નથી પરંતુ ત્યાં 25 Ω છે તેથી 25 ગુણ્યા 2 4 વોલ્ટ V 3 ∞ 0 ગુણ્યા 50 0 વોલ્ટ અને KVL લાગુ કરો તમે KVL લાગુ કરો છો તે સ્થિર સ્થિતિમાં જ છે તમને V 4 ∞ એ 100 V 3 ∞ છે તેથી તે 100 વોલ્ટ છે